નમસ્કાર આપણે આપણા અભ્યાસક્રમના નવમા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યા છીએ આજ સુધી આપણે DC સ્રોતના સંદર્ભમાં વિવિધ સર્કિટ ના થીયરમ વિશે ચર્ચા કરી આ 2 અઠવાડિયા એટલે કે નવમાં અને દસમાં સપ્તાહમાં AC સોર્સ સાથે સર્કિટ એનાલિસિસ સમજવા તરફ વધુ ધ્યાન આપીશું આપણે કહીશું કે DC સ્રોતના કિસ્સામાં આપણે જેની ચર્ચા કરી હતી તેની સહાયથી AC સર્કિટ એનાલિસિસ કરીશું ચાલો સર્કિટ એનાલિસિસ ની ચર્ચા શરૂ કરીએ હવે આપણે AC સર્કિટ ની વિવિધ ઘટનાઓ ને સમજવા માટે સાઇનુંસોઇડલ સ્ટેડી સ્ટેટ સ્ટેટ એનાલિસિસ ખ્યાલો નો ઉપયોગ કરીશું કારણ કે આપણે જાણીએ છીએ કે ફેઝર ના કોન્સેપ્ટ ની ચર્ચા આપણે પહેલા મોડ્યુલમાં કરી હતી ફેઝર ના કોન્સેપ્ટ નો આપણે ઉપયોગ કરીશું અને કેસ માટે સર્કિટ એનાલિસિસ કરવા માટે ઉપયોગ કરીશું જ્યાં આપણી પાસે AC સોર્સ ઉપલબ્ધ છે AC સર્કિટ એનાલિસિસ ના કિસ્સામાં ફેઝર નો ખ્યાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે એ પણ જાણીએ છીએ કે અગાઉની ચર્ચાઓમાં આપણે ઓહમ નો નિયમ ohms law કિર્ચોફ Kirchhoff's નો નિયમ જેવા મૂળભૂત નિયમો ને જોઈ ગયા તે જે AC સર્કિટ પર પણ લાગુ થઈ શકે છે આ મોડ્યૂલ માં આપણે ખાસ કરીને ચર્ચા કરીશું કે DC સર્કિટ ના કિસ્સામાં આપણે જે થીયરમ ની ચર્ચા કરી છે તેનો AC સર્કિટ નું એનાલિસિસ કરવા માટે કેવી રીતે ઉપયોગ થઈ શકે છે પહેલાનાં વ્યાખ્યાનોમાં આપણે જે તકનીકો નો ઉપયોગ કર્યો છે તે સમાન તકનીકો આપણે આપણા AC સર્કિટ એનાલિસ્ટ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ આપણે DC સર્કિટ ના કિસ્સામાં જે વિવિધ થીયરમ નો ઉપયોગ કરીએ છીએ તે કેવી રીતે AC સર્કીટ માં પણ ઉપયોગમાં લઈ શકાય છે તે સમજવા માટે આપણે વિવિધ ઉદાહરણો ની મદદ લઈએ છીએ હવે AC સર્કિટ નું એનાલિસિસ કરવા માટે ના સ્ટેપ્સ શું છે પ્રથમ આપણે સર્કિટ ને ફેઝર અથવા ફ્રીક્વન્સી ડોમેઇન માં પરિવર્તન કરીશું તેનો અર્થ એ કે જો સર્કિટ ટાઇમ ડોમેઇન માટે આપવામાં આવે તો તે સર્કિટ ને પહેલા ફેઝર અથવા ફ્રીક્વન્સી ડોમેઇન માં રૂપાંતરિત કરો પછી આપણે DC સર્કિટ ના કિસ્સામાં અગાઉ ચર્ચા કરેલ તે વિવિધ સર્કિટ થીયરમ નો ઉપયોગ કરીને સમસ્યાને હલ કરીશું અને પછી પરિણામી ફેઝર ને ટાઇમ ડોમેઇન માં પરિવર્તિત કરીશું જો ફ્રીક્વન્સી ડોમેઇન માં સમસ્યા પહેલાથી ઉલ્લેખિત છે તો હવે સ્ટેપ 1 આવશ્યક નથી તેથી તેનો અર્થ એ કે જો તમને ફેઝર અથવા ફ્રીક્વન્સી ડોમેઇન માં પહેલેથી જ સમસ્યા આપવામાં આવી છે તો આપણે પ્રથમ સ્ટેપ અનુસરવાની જરૂર નથી આપણે સીધા જ બીજા સ્ટેપ થી શરૂ કરી શકીએ છીએ બીજું સ્ટેપ DC સર્કિટ ના કિસ્સામાં આપણે જે કર્યું તે જ રીતે કરવામાં આવે છે અહીં ફક્ત ફેરફાર એ છે કે વાસ્તવિક સંખ્યાઓ ની જગ્યાએ જે DC સર્કિટ ના કિસ્સામાં આપણે ઉપયોગ કરી તેના બદલે આપણે AC સર્કિટ એનાલિસિસ માટે કોમ્પ્લેક્સ સંખ્યા નો ઉપયોગ કરીશું હવે આપણે તે કોમ્પ્લેક્સ સંખ્યાઓ સરળતાથી હેન્ડલ કરી શકીએ છીએ કારણ કે જ્યારે આપણે ફેઝર્સ અને સર્કિટ એનાલિસિસ ના અન્ય મૂળભૂત થીયરમ ની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે પહેલેથી જ કોમ્પ્લેક્સ સંખ્યાઓ સાથે કેવી રીતે કામ કરવું તે વિશે ચર્ચા કરી છે ચાલો AC સર્કિટ ના કિસ્સામાં સૌ પ્રથમ નોડલ અને મેશ એનાલિસિસ ને સમજવાનો પ્રયત્ન કરીએ નોડલ એનાલિસિસ નો આધાર એ કિર્ચોફ Kirchhoff'sના કરંટ ના નિયમ પર છે અને મેશ એનાલિસિસ જેને લૂપ એનાલિસિસ પણ કહેવામાં આવે છે તેનો આધાર કિર્ચોફ Kirchhoff'sના વોલ્ટેજ ના નિયમ પર છે હવે KCL અને KVL બંને કોમ્પ્લેક્સ સંખ્યા માટે માન્ય છે ઉપરાંત AC સર્કિટ ના કિસ્સામાં નોડલ અને મેશ એનાલિસિસ નો ઉપયોગ કરી શકાય છે ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે જેથી આપણે સમજી શકીએ કે જ્યારે આપણને AC સર્કિટ ના કિસ્સામાં વિવિધ સર્કિટ પેરામીટર શોધવા માટે પૂછવામાં આવે ત્યારે આપણે KCL અને KVL નો ઉપયોગ કેવી રીતે કરીશું ચાલો એક ઉદાહરણ જોઈએ આ કિસ્સામાં તમે જોશો કે આપણી પાસે એક સાઈનુસોઇડલ વોલ્ટેજ સોર્સ છે અથવા 20 cos 4t દ્વારા આપવામાં આવે છે અને આપણી પાસે 1H નો ઇન્ડક્ટર છે આપણી પાસે ડિપેન્ડન્ટ કરંટ સોર્સ અને 0 1F કેપેસિટર 0 5H ઇન્ડક્ટર પણ છે પ્રથમ કાર્ય આપણે એ કરવું જોઈએ કે આપણે આ ચોક્કસ સર્કિટ ને ફ્રીક્વન્સી ડોમેઇન માં કન્વર્ટ કરવું જોઈશે તેનો અર્થ એ કે આપણે સ્રોતોને ફેઝર માં કન્વર્ટ કરીશું અને તે એલિમેન્ટસ જે આપણે સર્કિટ માં જોઈશું તે ફ્રીક્વન્સી ડોમેઇન માં રૂપાંતરિત થશે તો ચાલો હવે આ વોલ્ટેજ સોર્સ જોઈએ 20 cos 4t ⇒20∠0°ω4rads હવે આω આપણને વિવિધ સર્કિટ એલિમેન્ટસ ફ્રીક્વન્સી ડોમેઇન માં રૂપાંતરિત કરવામાં મદદ કરશે આપણને આકૃતિમાં જે 1H ઇન્ડક્ટર દેખાય છે તે ફ્રીક્વન્સી ડોમેઇન માં રૂપાંતરિત થશે તેનો અર્થ એ કે ઇન્ડક્ટર 1H⇒jωL j4 તરીકે રૂપાંતરિત થશે 5 હેનરી ઇન્ડક્ટર ના કિસ્સામાં તમને 0 5H⇒jωL j2 મળશે કેપેસિટર માટે તે 0 5 છે તમારો વોલ્ટેજ સોર્સ 20∠0°થશે રેઝિસ્ટન્સ ની વેલ્યુ માં કોઇ પણ ફેરફાર થશે નહિ પછી આપણે ફ્રીક્વન્સી ડોમેઇન માં ઇન્ડક્ટર અને કેપેસિટર નું મૂલ્ય મૂકીશું હવે આપણે નોડ 1 પર KCL લાગુ કરીશું જો તમે નોડ 1 પર KCL લાગુ કરો તો તમે શું લખી શકો કરંટ ની દિશા આ સ્લાઇડમાં છે જે નોડની અંદર જઈ રહ્યો છે અને અન્ય 2 કરંટ નોડની બહાર જઇ રહ્યા છે તેથી આપણે લખી શકીએ 20 V110V1 j2 5V1 V2j4 અથવા V11j1 5j2 5V220 તેવી જ રીતે જો તમે નોડ 2 પર KCL ને એપ્લાય કરો તો તમને V2j22IxV1 V2j4 મળશે હવે આપણે એ પણ જાણીએ છીએ કે IxV1 j2 5 આ વેલ્યુ ને નીચેના સૂત્ર માં મૂકતા V2j22V1 j2 5V1 V2j4 તેને સાદું રૂપ આપતા આપણને મળશે 11V115V20 આ બંને નોડલ સમીકરણ ને મેટ્રિક્સ ની રીતે નીચે મુજબ લખી શકાય છે 20 0 1j1 5 j2 5 11 15 V1 V2 તો હવે તમે આ 2 સમીકરણ મેટ્રિક્સ ફોર્મમાં કમ્પાઇલ કર્યા છે આપણે મેટ્રિક્સ ફોર્મમાં શા માટે સંકલન કરીએ છીએ કારણ કે મેટ્રિક્સ ફોર્મમાં સમીકરણ ને હલ કરવું સરળ છે કેવી રીતે ચાલો પહેલા આ મેટ્રિક્સ ના ડિટર્મિનન્ટ નુ મૂલ્ય લઈએ એટલે ∆1j1 5 j2

5 20 11 0 220 હવે V1 ની વેલ્યુ હશે V1∆1∆30015 j518 43°V તેવી જ રીતે V2 ના કિસ્સામાં તમને મળશે V2∆2∆ 22015 j513 3°V હવે કરંટ Ixનું મૂલ્ય હશે IxV1 j2

59 sin 4t108 4° A આ પદ્ધતિની મદદથી તમે સહેલાઇથી પ્રશ્ન માં પૂછાયેલા Ix નુ મૂલ્ય શોધી શકો છો ચાલો હવે બીજું ઉદાહરણ લઈએ જ્યાં આપણને સર્કિટ માં V1 અને V2 ની કિંમત શોધવા માટે કહેવામાં આવે છે આપણે ફરીથી નોડલ એનાલિસિસ નો ઉપયોગ કરીશું હવે જો તમે આ આકૃતિ માં જુઓ તો વોલ્ટેજ અથવા નોડ V1 અને V2એક વોલ્ટેજ સોર્સ દ્વારા જોડાયેલા છે તેથી આપણે 1 સુપર નોડ બનાવી શકીએ છીએ જેમાં V1 અને V2 શામેલ છે કારણ કે V1 અને V2 થોડા વોલ્ટેજ સોર્સ દ્વારા જોડાયેલા છે આપણે એક સુપર નોડ બનાવીએ છીએ જેમાં V1 અને V2 શામેલ છે અને આપણે આ સુપર નોડ માટે KCL લાગુ કરીશું જો તમે સુપર નોડ પર KCL લાગુ કરો તો તમે શુ મેળવો છો તમે અંદર જતાં કરંટ ને એમ્પીયર તરીકે મેળવો છો અને અન્ય 3 કરંટ બહાર જતા હોય છે આપણે લખી શકીએ 3V1 j3V2j3V112 આપણે આને સરળ બનાવીશું અને જ્યારે આપણે સરળ બનાવશું ત્યારે આપણે આ પ્રમાણે સમીકરણ મેળવીશું 36j4V1V2 હવે આપણે એ પણ જાણીએ છીએ કે વોલ્ટેજ સોર્સ નોડ 1 અને 2 વચ્ચે જોડાયેલ છે V1V210∠45° છેલ્લા બે સમીકરણ નો ઉપયોગ કરીને 36 40∠135°1j2V2V231

48°V નોડલ એનાલિસિસ નો ઉપયોગ કરીને તમે સરળતાથી V1 અને V2ની કિંમત શોધી શકો છો આગળ આપણે જોઈશું કે આપણે મેશ એનાલિસિસ ના કોન્સેપ્ટ કેવી રીતે ઉપયોગ કરીશું પાછલા બે ઉદાહરણોમાં આપણે નોડલ એનાલિસિસ નો ઉપયોગ કર્યો આ ઉદાહરણમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણે મેશ એનાલિસિસ કેવી રીતે લાગુ કરીશું તેથી હવે તમે આ આકૃતિ જુઓ આ આકૃતિમાં આપણને 3 લૂપ દેખાય છે આપણે આ લૂપ માટે I1 આ લૂપ માટે I2 ટોચની લૂપ માટે I3 કરંટ નું મૂલ્ય આપીશું હવે આપણે શું કરવાનું છે આપણે KVL લાગુ કરવો પડશે

તેથી ∆28j8 j50 j2 j30 340 j240416 22° ચાલો હવે કરંટ I2ની વેલ્યુ ને શોધવાનો પ્રયત્ન કરીએ I2∆2∆416 22°A હવે આ સમીકરણ માં આપણે કરંટ I0ની વેલ્યુ ને શોધવી છે પરંતુ I0 I2 I0 I218

78°A તો આગળ ચાલો મેશ એનાલિસિસ નો ઉપયોગ કરીને આ સર્કિટ માં V0 નું મૂલ્ય શોધવાનો પ્રયાસ કરીએ આપણી પાસે 1 કરંટ સોર્સ છે જે 2 મેશ વચ્ચે છે તે 2 લૂપ વચ્ચે છે તેથી આપણે એક સુપર મેશ બનાવી શકીએ છીએ કારણ કે જો તમારી પાસે 2 મેશ ની વચ્ચે કરંટ સ્રોત છે તો આપણે એક સુપર મેશ બનાવી શકીએ છીએ અને તેને હલ કરી શકીએ છીએ મેશ 3 અને 4 હવે તેમની વચ્ચેના કરંટ સોર્સ ને કારણે આ ઉપરની મેશ બનાવશે તે પછી આપણે KVL ને પ્રથમ મેશ 1 પર લાગુ કરીએ છીએ જ્યારે તમે મેશ 1 પર KVL લાગુ કરો ત્યારે તે 108 j2I1 j2I2 8I30 બનશે મેશ 2 માટે I2 3 સુપર મેશ માટે 8 j4I3 8I16j5I4 j5I20 મેશ 3 અને 4 વચ્ચે કરંટ સોર્સ ના કારણે નોડ A તરફ I4I34 તો હવે આપણી પાસે 4 સમીકરણ છે I2 અને I4 ની કિંમત નો ઉપયોગ કરીને આપણે આ 2 કિંમતોને આ 2 સમીકરણ માં મૂકી શકીએ છીએ તેથી જ્યારે આપણે સાદું રૂપ આપીશું ત્યારે આપણે તેને ફક્ત 2 સમીકરણ તરીકે ઘટાડીએ છીએ

5°A વોલ્ટેજ V0ને V0 j29 32°V દ્વારા આપવામાં આવે છે આ તકનીક જે આપણે DC સર્કિટ એનાલિસિસ ના કિસ્સામાં ચર્ચા કરી તેનો ઉપયોગ કરીને તે જ AC સર્કિટ એનાલિસિસ ના કિસ્સામાં આપણે લાગુ કર્યું છે અને સર્કિટ ને સોલ્વ કરી છે તો આ સાથે આ અઠવાડિયા નુ આજનું સેશન પૂરું થાય છે આપનો આભાર